તો અત્યાર સુધી આપણે ક્વોન્ટમ મિકેનિક્સના હાઇઝનબર્ગ અને શ્રોડિંજરSchrödinger સમીકરણની વિસ્તૃત ચર્ચા કરી હતી અને જે આપણે જોયુ હતું તે એ છે કે તે બંને બરાબર છે હાઇઝનબર્ગ સમીકરણના આલેખનમાં પદ મેટ્રિસ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવી છે અને શ્રોડિંજરSchrödinger સમીકરણના આલેખનમાં આપણી પાસે વેવ ફંક્શન છે હવે જ્યારે તમે કોઈ ક્વોન્ટીટીના xop ને વ્યાખ્યાયિત કરવા માંગો છો ત્યારે તે દરેક ક્વોન્ટીટી માટે ઓપરેટર્સ દ્વારા કરવામાં આવે છે તો આપણી પાસે ઉદાહરણ તરીકેહાઈઝનબર્ગ સમીકરણના આલેખનમાં મેટ્રિક્સ એલીમેન્ટ xmn હતો અને જ્યારે આ ઓપરેટર x કે જે n પર કાર્ય કરે છે તે ફક્ત x xmxnxdx દ્વારા ગુણાકાર કરે છે બીજી બાજુ pmn ને પણ વ્યાખ્યાયિત કર્યું જે ∞ થી ∞ સુધી ndx ઉપર mp બરાબર હતું અને p જે ઉપર ઓપરેટ થાય છે જે ડીફરન્શીઅલ ઓપરેટર છે જે ખરેખર તેનુ ડીફરન્શીએશન કરે છે તેથી આપણને middx ndx મળે છે હવે આપણે આ ક્વોન્ટીટી માટે પણ એક્સપેક્ટેશન વેલ્યુને વ્યાખ્યાયિત કરશુ તેથી x ની એક્સપેક્ટેશન વેલ્યુને અને p ની એક્સપેક્ટેશન વેલ્યુને ∞x2xdx તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી હતી અને p માટે એક્સપેક્ટેશન વેલ્યુને ∫iddxψdx ઉપર ઈન્ટીગ્રેશન કરી અને વ્યાખ્યાયિત કરવામાં આવ્યું હતું આપણે તેને આ ક્વોન્ટીટીના એવરેજ વેલ્યુ તરીકે પણ સમજ્યા હતા એટલું જ નહીં કે આપણે એ પણ જોયું હતુ કે ઓપરેટરને અનુરૂપ p2 એ બીજુ કઈ નથી પરંતુ p2 છે જે 2d2dx2 થશે ઓપરેટ ને અનુરૂપ x2 એ બીજુ કઈ નથી પરંતુ વેવ ફંક્શનના ગુણાકાર જેટલું છે અને તે જ રીતે આપણે આ ઓપરેટરની હાઈ પાવર અને તેમના પોતાના ગુણાકાર દ્વારા પણ વ્યાખ્યાયિત કરી શકાય છે તો હવે આ વ્યાખ્યાનમા આપણે ક્વોંટમ મિકેનિક્સના અનસર્ટીનીટી પ્રિન્સીપલ તરીકે જાણીતા સિદ્ધાંત પર આપણે ચર્ચા કરીશુ જે સુચવે છે કે ક્વોંટમ મિકેનિક્સમા આ ક્વોન્ટીટી સામાન્ય રીતે ઉચ્ચ ચોક્કસાઈ દ્વારા માપી શકાતી નથી હકિકત મા 2 રાશી કે જે એકબીજા સાથે કોંજ્યુગેટ થયેલ હોય જેનો સંબંધ અનસર્ટીનીટી પ્રિન્સીપલ દ્વારા આપી શકાય છે હવે જો આપણે એક ક્વોન્ટીટી ખૂબ જ ઉચ્ચ ચોક્કસાઈથી માપીશું તો બીજી ક્વોન્ટીટીની માત્રા ઓછી સચોટ થઈ જાય છે અને તે જ આપણે જોવા જઈ રહ્યા છીએ કે તે ક્વોન્ટમ મિકેનિક્સમાં કેમ થાય છે તે ખરેખર ક્વોન્ટમની સ્થિતિનું પરિણામ છે અને તેથી આ એક સિદ્ધાંત છે જે ક્વોન્ટમ મિકેનિક્સ માટે ખૂબ જ અનન્ય છે તમે તમારા 12 મા ધોરણમાં અનસર્ટેર્નીટી પ્રિન્સીપલ વિશે શીખ્યા હશો આ નિવેદન છે જે દર્શાવેલુ છે તો ચાલો હું તે ફક્ત લખું અને પછી આપણે તેને વધુ વ્યવસ્થિત રીતે સમજીએ તમે શીખ્યા હશો કે કે આપેલ પાર્ટીકલ માટે xΔpx2 થાય છે તો તેનો અર્થ શું છે આપણે x ને કેવી રીતે વ્યાખ્યાયિત કરીશું px ને આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ તો આ વ્યાખ્યાનમાં આપણે તેનુ ગાણિતિક સ્વરૂપ જોઈશુ તો ચાલો જોઈએ કે જો હું ક્વોન્ટીટી x નું મેઝરમેન્ટ કરી રહ્યો છું તો મને એવરેજ વેલ્યુ x મળશે અને જો હું x2 ને માપીશ તો તેનું એવરેજ વેલ્યુ મળે છે જો હું આમાંથી એક્સપેક્ટેશન વેલ્યુ અથવા x ની એવરેજ વેલ્યુને બાદ કરું અને સ્ક્વેર રૂટ લઉં તો તેને Δx તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવશે તેવી જ રીતે જો હું તેનો p2 ની એક્સપેક્ટેશન વેલ્યુ લઉ અને ⟨p⟩2બાદ કરીએ અને તેનુ સ્ક્વેર રૂટ લઈએ તો p મળે છે હવે જો તેને જમણી બાજુએ લખીએ જે કોઈ પણ ક્વોન્ટીટી ધારો કે આપણે અહી લઈએ O અથવા તો O કે જે O ના અનસર્ટેનીટી માટે લખી શકીએ છીએ જે ⟨O2⟩ ⟨O⟩2 બરાબર થાય છે જેને આપણે હવે અર્થપૂર્ણ બનાવીએ તો માની લો કે મારી પાસે કોઈ એક ક્વોન્ટીટી છે અથવા કહો કે આપણે અમુક સંખ્યાઓ લઈએ ચાલો આપણે કહીએ કે હું માપું છું અને મને 1 2 2 3 1 4 અને તેથી વધુ મળે છે ચાલો આપણે પોતાને 1 2 3 4 5 6 સુધી મર્યાદિત કરીએ અને એવરેજ લઈએ તો ચાલો આપણે કહીએ કે આ ⟨x⟩ હશે જે 1223146 થશે જે અને તે 8 5 136 આશરે 2 જેટલું બહાર આવે છે અને તેથી ⟨x⟩2 જે આશરે 4 છે તો આપણે ⟨x2⟩ લઈએ અને તે 14491166 મળે છે જે 5 વત્તા 4 જે 9 18 વત્તા 16 જે 34 34 વત્તા 35 થી જે 6 પાસે અંદાજીત 6 જેટલું થાય છે તેથી તમે જુઓ ⟨x2⟩ એ ⟨x⟩2 કરતા વધારે છે તેથી તે બે સમાન નથી કારણ કે તે કિંમતો સ્પ્રેડ છે બીજી બાજુ જો બધા x સમાન હોત તો આ બંને બરાબર હોત તેથી આ Δx અથવા Δp અથવા ΔO સામાન્ય રીતે આપે છે કે તે કોઈપણ ક્વોન્ટીટીમાં સ્પ્રેડ છે હવે જો હું ઘણાં બધાં માપન કરું છું તો લાગે છે કે x જે અલગ અલગ ભાગમાં વ્યાખ્યાયિત છે વળી આ અનસર્ટેનીટી પ્રિન્સીપલ આપણને કહે છે તે છે કે વિસ્તરાયેલ સંયુક્ત એટલે કે કોંજ્યુગેટ ક્વોન્ટીટી નો ગુણાકાર 2 કરતા વધારે છે તો ચાલો હવે આપણે તે બતાવીએ તે પહેલાં હું તમને કહેવા માંગુ છું કે આઈગન વેલ્યુના સંદર્ભમાં શું થાય છે જો તે સ્પ્રેડ થયેલા છે તો ઉદાહરણ તરીકે માની લો કે મારી પાસે ઓપરેટર O છે જે વેવ ફંક્શન પર કાર્ય કરે છે અને તે આપણને આઈગન વેલ્યુ Onn આપે છે તો ⟨O⟩ એ ∫nOndx દ્વારા આપવામાં આવશે જે કંઈ નથી પરંતુ On છે જે nndx મળે છે જે On છે બીજી બાજુ જો હું ⟨O2⟩ ની ગણતરી કરું તો ∫nO2ndx હશે જે કંઈ નથી પરંતુ ડાબી બાજે એ On એ nO સાથે મળે છે જે n dx પર કાર્ય કરે છે અને તમને On2∫nndx મળે છે જે On2 છે તેથી આ કિસ્સામાં તમે જે જુઓ છો એ તે છે કે On2 એ ⟨O2⟩ જેવું જ છે તેથી O0 થશે તેથી જો હું વેવ ફંક્શનની સાપેક્ષમાં ઓપરેટરની એક્સ્પેક્ટેશન વેલ્યુ લઉ છું કે જે આઇગન ફંક્શન છે તેના સંદર્ભમાં વિસ્તરણની ગણતરી કરીશ અથવા તેમાં Δx અથવા ΔO જે મળે છે તે શુન્ય હશે તેથી સ્ટેશનરી સ્ટેટમાં આપણે લખી શકીએ કે સ્થિર સ્થિતિમાં તે એક તરંગ છે જે E છે જે શુન્ય થશે તે એક નિશ્ચિત એનર્જી સ્થિતિ છે તો આ પૃર્વભૂમિકા સાથે હવે હું અનસર્ટેનીટી પ્રિન્સીપલને સાબિત કરીશ તેના માટે મારે કાઉચી શ્વાર્ટઝ નામની કંઈકની જરૂર પડશે જેના માટે આપને શ્વાર્ટઝ અનીક્વાલીટીની જરૂર પડશે હવે જો હું ખાલી વેક્ટરની દ્રષ્ટિએ મૂકુ તો તે કંઇ નથી પરંતુ |A B |≤|A ||B| છે જેને સમજવું ખૂબ જ સરળ છે કારણ કે A B એ કઈ નથી પરંતુ |A |Bcos θ છે જે હંમેશાં |A |B બરાબર અથવા તો તેનાથી ઓછું થશે કારણ કે |cos θ | હંમેશાં એક કે એક ઓછા જેટલું છે ફંક્શનની દ્રષ્ટિએ એ આપણને કહે છે કે જો મારી પાસે ઓપરેટર O1 છે જેનો ગુણાકાર O2સાથે કરીએ અને પછી અપેક્ષિત કિંમત લઈએ તેનો અર્થ શું થાય તો તે સમજવા માટે હું ∫xO1O2ψdx લઉ છું અને પછી તેનો મોડ્યુલસ લઈ રહ્યો છું જે વ્યક્તિગત એક્સપેક્ટેશન વેલ્યુ કરતા ઓછું અથવા બરાબર હશે જે એ ∫O2ψdx ગણું થશે જે આખી ક્વોન્ટીટી એ કંઈ નથી પરંતુ ⟨O1⟩⟨O2⟩ છે આ કાઉચી શ્વાર્ટઝ અનીક્વાલીટી તરીકે ઓળખાય છે અને તેનો ઉપયોગ આપણે અનસર્ટેનીટી પ્રિન્સીપલને સાબિત કરવા માટે કરીશું તેના માટે હું એક ઓપરેટર તરીકે x ⟨x⟩ ક્વોન્ટીટી પસંદ કરું છું તેથી આ O1 અને O2 જે p ⟨p⟩ ઓપરેટર બનશે હવે હું કાઉચી શ્વાર્ટઝ અનીક્વાલીટી ઉપયોગ કરીશ અને ⟨x ⟨x⟩p ⟨p⟩⟩ લઈશ જે ⟨x ⟨x⟩2⟩ ⟨p ⟨p⟩2⟩ હોવું જોઈએ તમને આશ્ચર્ય થશે કે હુ અહી સ્ક્વેર રૂટ અહીં લઉં છું કારણ કે તમે જોશો કે ⟨x ⟨x⟩⟩0 જોશો અને ⟨p ⟨p⟩⟩0 છે તેથી હું ખરેખર જેની ગણતરી કરી રહ્યો છું તે છે આ વિસ્તરણ અથવા x p જે જમણી બાજુએ આ rms ડેવીએશનનો પ્રકાર છે હવે આપણે ડાબી બાજુએ જોઈએ તો ⟨x ⟨x⟩p ⟨p⟩⟩ એ કઈ નથી પરંતુ ⟨xp x⟨p⟩ ⟨x⟩p⟨x⟩⟨p⟩⟩ જેની એક્સપેક્ટેશન વેલ્યુ લઈ રહ્યો છું જે કંઈ નથી પરંતુ ⟨xp⟩ ⟨x⟩⟨p⟩ ⟨x⟩⟨p⟩⟨x⟩⟨p⟩ છે હવે હુ અહી કેટલાક પદ રદ કરી રહ્યો છું જે મને ⟨xp⟩ ⟨x⟩⟨p⟩ બરાબર મળે છે હવે જ્યારે પણ હું આ એન્ગ્યુલર બ્રેકેટ લખી રહ્યો છું અથવા એક્સપેક્ટેશન વેલ્યુ કે જેનો એક નંબર યોગ્ય છે તેથી આ ક્વોન્ટીટી એ એક નંબર છે હવે જો તમે ⟨x ⟨x⟩p ⟨p⟩⟩≤⟨x ⟨x⟩2⟩ ⟨p ⟨p⟩2⟩ નો ઉપયોગ કરવામાં આવે તો તમને કોઈ તકલીફ થતી નથી પરંતુ તેના બદલે O1 નો ઉપયોગ કરી શકો છો જે તેના પોતાના સ્ક્વેર જેટલો જ છે અને O માટે p ⟨p⟩2 નો ઉપયોગ કરી શકો છો કાઉચી શ્વાર્ટઝ અનીક્વાલીટીને ⟨x ⟨x⟩2p ⟨p⟩2⟩ તરીકે લખી શકાય છે જે ≤⟨x ⟨x⟩2⟩⟨p ⟨p⟩2⟩ જે અગાઉ ઉતરેલા સમાન પરિણામ તરફ દોરી રહ્યું છે તેથી આપણે ⟨x ⟨x⟩p ⟨p⟩⟩⟨xp⟩ ⟨x⟩⟨p⟩ ની ગણતરી કરી છે હું આનો ઉપયોગ કરવા જઇ રહ્યો છું અને તપાસ કરીશ જેને હું ⟨xppx⟩2⟨xp px⟩2 ⟨x⟩⟨p⟩ તરીકે લખીશ તેથી મેં આમાં શું કર્યું છે તો મેં ⟨xp⟩ ને ⟨xppx⟩2⟨xp px⟩2 તરીકે લખ્યુ છે જો હું બંને બાજુઓ પર એક્સપેક્ટેશન વેલ્યુ લઉ છું અને જે હું મેળવુ છુ તેનો ઉપયોગ અહી કરીશ જે બીજુ કઈ નથી પરંતુ ⟨xppx⟩2 છે હવે જો તમે ક્વોન્ટમ કન્ડીશન યાદ કરો તો તે xp px છે જે બીજુ કઈ નથી પરંતુ iℏ2 ⟨x⟩⟨p⟩ બને છે હવે ⟨xppx⟩ જે ખરેખર બરાબર છે તે એક્સરસાઇઝ તમારા પર હુ છોડું છું જો તમે ઓપરેટર p ફોર્મમાં લખો છો તો તે બતાવવુ તમારા માટે ખૂબ જ સરળ છે તેથી ∫xidψdxiddxxψdx છે અને તમે ઈન્ટીગ્રેશન કરી અને ફેરબદલી કરી શકો છો જે બતાવે છે કે તે સાચુ છે તેથી તમારી પાસે જે છે તે ⟨xp⟩⟨xppx⟩2iℏ2 ⟨x⟩⟨p⟩ છે જે રીઅલ ક્વોન્ટીટી a વત્તા ઈમેજીનરી ક્વોન્ટીટી 2 છે જ્યાં a એ ⟨xppx⟩2 ⟨x⟩⟨p⟩ તરીકે વ્યાખ્યાયિત થયેલ છે તેથી આ બધું જ જો એકસાથે કરવા માટે આપણે શું કર્યું છે આપણે શોધ્યુંં કે ⟨x ⟨x⟩p ⟨p⟩⟩≤ΔxΔp જે વ્યાખ્યાયિત કરવામાં આવ્યુ હતુ હવે જો આપણે x ને યાદ કરીએ તો તેને ⟨x2 ⟨x⟩2⟩ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યુ હતુ જે બીજુ કંઈ નથી પરંતુ ⟨x ⟨x⟩2⟩ છે વળી બીજા પદ માટે પણ તે કઈ નથી પરંતુ ⟨p ⟨p⟩2⟩ છે આ બધુ જ એક છે અને સમાન છે હવે જમણી બાજુએ મારી પાસે Δx Δp છે જે બધા જ ઓપરેટર દ્વારા વ્યાખ્યાયિત થયેલ છે અને હવે ડાબી બાજુ આપણી પાસે ai2 છે તો હવે પ્રશ્ન એ છે કે આપણી પાસે શું છે તો આપણી પાસે હવે ai2≤ΔxΔp નું મોડ્યુલસ છે પરંતુ એ a224 સિવાય બીજુ કંઈ નથી જે નિશ્ચિતરૂપે 2 કરતા વધારે છે કારણ કે એક વર્ગ એક ધન રાશી છે અને જેનુ મને 2≤ΔxΔp પરિણામ છે અને આ જ છે અનસર્ટેનીટી પ્રિંન્સીપલ જે આપણને કહે છે કે જો તમે વેવ ફંક્શન x ઘણી વખત માપશો અને p નુ સ્પ્રેડ ઘણી વખત થશે પરંતુ સ્પ્રેડ એવું થઈ રહ્યું છે કે તે ગુણાકાર કરતાં 2 જેટલું અથવા વધારે હશે આ તમારા મેઝરમેન્ટની મર્યાદા નથીપરંતુ આ મૂળભૂત રીતે ક્વોન્ટમ મિકેનિક્સમાં સહજ છે પાછલા વ્યાખ્યાનમાં આપણે જ્યારે પાર્ટીકલ માટે વેવ પેકેટ બનાવ્યું ત્યારે તેના પર ભાર મુક્યો હતો અને કહ્યું હતું કે જો મારી પાસે વેવ પેકેટ હોય જે Δx પર વિસ્તરેલ હોય અને પ્લેન વેવને અનુરૂપ સંયોજન આપે છે તે k સ્પેસમાં વિસ્તરેલ છે જે xΔki જેટ્લુ થશે અને તે 1 ના ક્રમમાં હશે હવે જો તમે નો ગુણાકાર બંને બાજુ પર કરો તો તે ΔxΔp મળે છે જે ના ક્રમ નો થશે તેથી જ્યારે તમે કોઈ વેવ દ્વારા પાર્ટીકલનું પ્રતિનિધિત્વ કરવાનો પ્રયાસ કરો છો ત્યારે તમને આ પ્રકારના અનસર્ટેનીટી સંબંધ મળે છે કારણ કે તમે જે ક્ષણ બતાવવાનો પ્રયત્ન કરો છો તેમાં એક વેવ છે જેનુ તમે ચોકસાઈથી સ્થાન દર્શાવી શકતા નથી જેની તમે ઇચ્છો ત્યાં મર્યાદા છે અને પછી મોમેન્ટમનુ પણ તેને અનુરૂપ વિસ્તરણ મેળવે છે જે આ અનસર્ટેનીટી સંબંધ દ્વારા આપવામાં આવે છે તમે જોશો કે હું x નાનો અને નાનો કરીશ તેમ px મોટા થાય છે અને જો હું x ને મોટો અને મોટો કરીશ તેમ px નાનો અને નાનો બને તો આ બંને રાશીનો આ પ્રકારનો સંબંધ છે જેમ મેં પહેલા કહ્યું હતું કે વેવ ફંક્શન કે જે આઇગન ફંક્શન છે તેનુ વિસ્તરણ થતુ નથી તેથી ચાલો આપણે એક પ્રશ્ન પૂછીએ જ્યા આ વેવ ફંક્શન છે ત્યાં x0 છે અને આ x ઓપરેટરના આઈગન ફંક્શન થશે અથવા Δp 0 હશે અને તેઓ p ઓપરેટરના આઈગન ફંક્શન ને અનુરૂપ હશે તેથી તમે વિચારી શકો છો કે x ઓપરેટરના આઈગન ફંક્શન માટે x ગણુ છે જેમા f એ તમને xx0 વ્યાખ્યાયિત કરી આપે છે આ એકમાત્ર રીત છે જો fxδ થાય હવે જો આપણે પાછલા વ્યાખ્યાનોમાંથી યાદ કરીએ તો તે 12π∫eikdk સિવાય બીજુ કંઈ નથી બધા સમતલ તરંગોનું એમ્પલિટ્યુડ સમાન હોય તેનો અર્થ એ કે બધા જ મોમેન્ટમ સમાન પ્રોબેબીલીટી ધરાવે છે તેથી તમે જોઈ શકો છો કે Δp આ એક રજૂઆત છે જે તમને આપે છે જ્યાં આ કિસ્સામાં Δx એ શુન્ય કિંમત ધરાવે છે અહી ગુણાકાર મર્યાદિત રહે છે તો હવે પ્રશ્ન એ થાય કે p ઓપરેટરનું આઈગન ફંક્શન શું છે આ માટે મારી પાસે idψ dx હશે જે ψ ઉપર p ઓપરેટર હશે જે એક ચોક્કસ મોમેન્ટમ pψ હશે અને આપણને તરત જ ψeipx આપે છે તેથી p નું આઇગન ફંક્શન એ eipx છે જેને હું eikx તરીકે લખી શકું છું આ સ્થિતિમા પાર્ટીકલ માટે મોમેન્ટમની કિંમત એ p પાસે સ્થિર થયેલ છે બીજી બાજુ આ એક પ્લેન વેવ છે તેથી તે ∞ થી ∞ સુધી બધી જ બાજુએ જાય છે તેથી આમાં x→∞ છે કારણ કે તે મોમેન્ટમ નિર્ધારિત છે જે p0 થશે આ બે આદર્શ કિસ્સા છે જેમાએક કિસ્સામાં વેવ ફંક્શન એ δ વિધેય છે અને બીજા કિસ્સામાં વેવ ફંક્શનએ એક પ્લેન વેવ છે જે ∞ સુધી વિસ્તરેલ છે જે પાર્ટીકલ માટે આ બે આદર્શ કિસ્સાઓ છે જે સમાન નથી હવે આપણે બોક્સમાં રહેલા પાર્ટીકલ માટેનુ ઉદાહરણ લઈએ જ્યાં વેવ ફંક્શન 0 અને l ની વચ્ચે હોય છે અથવા તમે કણ માટે એક સિમ્પલ હાર્મોનીક મોશન તરીકે લઈ શકો જ્યા કણ માટેનુ પોટેંશીઅલ તરંગ વિધેય e x2છે તેથી ત્યા સ્પ્રેડ થયેલ હશે જ્યા x શુન્ય થશે નહી અને Δp પણ શુન્ય થશે નહી પરંતુ ગુણાકાર હંમેશા 2 કરતા વધારે અથવા બરાબર રહેશે એ જ રીતે બોક્સમા રહેલા પાર્ટીકલ x શુન્ય થશે નહી p પણ શુન્ય થશે નહી તો હુ તમને એસાઈનમેંટ મા આ સમસ્યાઓ ઉકેલવા માટે આપીશ જ્યાં હું તમને x અને p ની ગણતરી કરવા માટે આપીશ અને જુઓ કે તેનું ગુણાકાર શું મળે છે તો તે હંમેશા 2 કરતા વધારે હોવું જોઈએ તેથી તમે અત્યાર સુધી જે શીખ્યા તે અનસર્ટેનીટી પ્રિંસીપલ છે જ્યાં આપણે ફંક્શનને 1 ડાઈમેન્શન સુધી મર્યાદિત કરી દીધી છે જે xΔp≥2 કહે છે જે એનાલોગ ગણતરીઓ ઝડપી કરવા માટે તે ખૂબ જ ઉપયોગી છે ઉદાહરણ તરીકે આપણે જાણીએ છીએ કે x કે તે 0 તરફ જાય છે જેનો અર્થ Δp ઈન્ફાઈનાઈટ તરફ જાય છે અને અગાઉના વ્યાખ્યાન યાદ કરીએ તો પરથી બાઉન્ડ સ્ટેટ માટે ⟨p⟩ છે જે પોતે જ 0 છે તેથી Δp એ તરફ જશે જેનો અર્થ થશે કે ⟨p2⟩ ખૂબ મોટો થઈ રહ્યો છે અને આનો અર્થ એ થાય છે કે p22m એ ખૂબ મોટો થઈ રહ્યો છે તેથી જો તમે એક કણને વધુને વધુ મર્યાદિત કરો છો તો તે અનસર્ટેનીટી પ્રિન્સીપલ ને કારણે તેની કાઈનેટીક એનર્જીમાં વધારો થાય છે જો તેને વધુ વિસ્તરવા દો તો તે નાનું બની જાય છે જે તમે અગાઉ જોયું છે હવે ફરીથી આપણે બોક્સની સમસ્યામાં પાર્ટીકલ પર પાછા જઈશું જ્યાં કણો L લંબાઈના બોક્સમાં સીમિત થાય છે અને જો તમને એનર્જી En1L2 યાદ હોય તો તેથી L જેમ જેમ વધુ થાય છે તેમ એનર્જી ઓછી થાય છે તે ચોક્કસપણે અનસર્ટેનીટી પ્રિન્સીપલનું નિદર્શન કરે છે આપણે તેનો ઉપયોગ વિવધ સીસ્ટમની એનર્જીનો અંદાજ કાઢવા માટે પણ કરી શકીએ છીએ હવે હુ પ્રિન્સીપલનો ઉપયોગ કરવા માટે ફરીથી હું ઉદાહરણમાં જઈશ જેમા તંત્ર ની ગ્રાઉન્ડ સ્ટેટઅથવા તંત્ર ની સૌથી લોએસ્ટ એનર્જીનો અંદાજ કાઢવા માટે થાય છે તેથી પ્રથમ ઉદાહરણ હું લઉં છું તે છે L લેન્થના બોક્સમાંનો કણ અને તમે આ કિસ્સામાં જોઈ શકો છો કે x એ L ક્રમનો છે અને Δp જે ⟨p2⟩ ⟨p⟩2 તરીકે વ્યાખ્યાયિત થયેલ છે માટે p બરાબર ⟨p2⟩L જે બીજુ કઈ નથી પરંતુ ⟨p2⟩ છે કારણ કે તે બાઉન્ડ સ્ટેટ માટેનુ એક્સપેક્ટેશન વેલ્યુ 0 છે તેથી Δp જે ⟨p2⟩L ની બરાબર છે 2 કરતા વધારે અથવા બરાબર હશે તેથી p22m ઉર્જા છે તે 28mL2 કરતા વધારે અથવા બરાબર થશે જે પ્રથમ કિસ્સામા તમને ખરેખર મળે તેવું છે બીજા ઉદાહરણમાં હું સરળ સિમ્પલ હાર્મોનિક પોટેંશીઅલમાં કણ લઈશ અને આ કિસ્સામાં જો તે x0 પર કેન્દ્રિત હોય તો x ની સપ્રમાણતામાંથી એક્સ્પેક્ટેશન વેલ્યુ 0 થવુ જોઈએ હવે આપણે ધારીએ કે ⟨x2⟩∼a છે જે 12ka2 જેટલી પોટેંશીઅલ એનર્જી ધરાવે છે જે 12m2a2છે તો હવે પ્રશ્ન એ થાય કે કાઈનેટીક એનર્જી કેટલી થશે હવે ફરીથી જો ⟨p⟩0 લઈએ તેથી ⟨p2⟩ ⟨p⟩2 જે ⟨p2⟩ ની સમાન છે તે 2 a ના ક્રમમાં હશે જે કઈ નથી પરંતુ x છે તેથીકાઈનેટીક એનર્જી ⟨p2⟩2m બનશે જે 28ma2 છે અને કુલ એનર્જી 28ma212m2a2 બનશે હવે જો આપણે સૌથી ઓછી એનર્જી શોધવા માગતા હોઈએ તો હું આ એનર્જીના ઉપલબ્ધ પેરામીટરના સંદર્ભમાં ઘટાડો કરીશ અને તે a છે તેથી હું dEda0 કરું છું જે મને આગળના માઇનસ સાઇન સાથે 24ma3 આપે છે અને વધુમા m2a0 આપે છે જેને તમે હલ કરશો તો a22mω મળે છે તેથી જે મને a ના સંદર્ભમાં મીનીમાઈઝીંગ એનર્જી મળે છે જે a22mω છે વળી કુલ એનર્જી 28ma212m2a2 તરીકે આપવામાં આવી હતી આ 28m2mω12m22mω હશે જેમાથી ℏω2 મળશે અને આવુ જ કઈક ચોક્કસ પરિણામ આપણને શ્રોડિંજરSchrödinger સમીકરણને હલ કરીને મળ્યું હતુ અહી હુ એક વાત કરવા માંગુ છું કે શ્રોડિન્જર Schrödinger સમીકરણને હલ કરવા દ્વારા આટલી જ ન્યુનતમ એનર્જી ની જરૂર પડે છે સિમ્પલ હાર્મોનિક પોટેંશીઅલની ગ્રાઉન્ડ સ્ટેટ માટેની અનસર્ટેનીટી xΔp પણ ન્યૂનતમ હોવી જોઈએ અથવા અન્ય તમામ સ્થિતિ માટે તે 2 કરતા વધારે બનશે તેથી અનસર્ટેનીટીના સિદ્ધાંતનો ઉપયોગ કરીને એનર્જીના મુલ્યનો અંદાજ મેળવી શકાય છે આને લગતી કેટલીક સમસ્યાઓ તમને એસાઈનમેંટ મા પણ આપીશ તો આ સાથે હું આ વ્યાખ્યાનને સમાપ્ત કરું છું જેનુ આપણે જો સંક્ષીપ્તમા જોઈએ તો x એ x ની એક્સપેક્ટેશન વેલ્યુ છે ⟨x2⟩ મૂલ્ય દ્વારા આપી શકાય છે જ્યારે તમે x ને આમાથી બાદ કરો અને સ્કવેર રૂટ લો તો આ રીતે આપણે x ને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ એ જ રીતે જો હું ⟨p2⟩ લઉ અને ⟨p⟩2 બાદ કરુ તો p ને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ અને કાઉચી શ્વાર્ટઝ અનીક્વાલીટીની સાથે ક્વોન્ટમ કંડીશનનો ઉપયોગ કરીને આપણે xΔp≥2 મળ્યુ અને તે અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે અને પછી તે આપણે બે તંત્રોની એનર્જી ના અંદાજ કાઢવા માટે લાગુ કર્યું